તેથી આગળ અમે બીજા 3 અથવા 4 દાખલાઓ જોઈશું અને તેની સાથે અમે સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મરને પૂર્ણ કરીશું તેથી તે આપવામાં આવ્યું છે કે આ પોઇન્ટ જુઓ 100 KVA 442 220 વોલ્ટ સિંગલ ફેઝ 50 હર્ટ્ઝ કોર પ્રકાર નું ટ્રાન્સફોર્મર 98 5 ની એફીશ્યંસી ધરાવે છે જ્યારે 0 8 પાવર ફેક્ટર પર પૂર્ણ લોડ પૂરો પાડવામાં આવે છે અને જ્યારે યુનિટી પાવર ફેક્ટર પર અડધા લોડને સપ્લાય કરવા માટે તેનું વિશ્લેષણ કરવામાં આવે છે ત્યારે 99 ની એફીશ્યંસી લેગિંગથાય છે હવે ફુલ લોડ પર આયર્ન લોસ અને કોપર લોસ શોધો તેથી આ સમસ્યા છે તેથી હવે આયર્ન લોસ W i છે અને ફુલ લોડ કોપર લોસ કે જે W c છે ફુલ લોડ અર્થ છે કે x 1 મારો અર્થ એ છે કે ધારો કે x KVA by KVA full load છે આ રીતે જો લખો તો ધારો કે ટ્રાન્સફોર્મરને કેટલાક KVA રેટેડ કરવામાં આવ્યા છે અને KVA આપવામાં આવ્યા છે કે જે KVA પર તે કામ કરે છે તેથી આ વસ્તુનો ગુણોત્તર જે x આપે છે જેને લોડિંગ ફેક્ટર કહે છે તેથી જો KVA KVA હોય તો x 1 છે તેથી જ અહીં x 1 લખાયેલું છે તેથી જાણો અને આ આ સૂત્ર સાબિત કરો એફીશ્યંસી 98 5 છે તેથી 0 985 આ 100 KVA ટ્રાન્સફોર્મર છે તેથી 100 1000 0 8 પાવર ફેક્ટર અને x 1 છે તેથી તે અહીં બતાવવામાં આવ્યું નથી પરંતુ 1 દ્વારા ગુણાકાર કરવામાં આવે છે અને સમાન મૂલ્ય આયર્ન લોસ કોપર લોસ Wi W c દ્વારા ભાગવામાં આવે છે તેથી સરળ રૂપ આપ્યા પછી આને સરળ બનાવો તો તે 0 85 W i 0 985 W c 1200 થાય છે જે આ સમીકરણ 1 છે હવે જ્યારે ટ્રાન્સફર્ડ હાફ લોડનું આઉટપુટ યુનિટી પાવર ફેક્ટર સાથે અહી હાફ લોડ એટલે KVA 2 યુનિટી પાવર ફેક્ટર 1 છે આ 1 એટ્લે યુનિટી પાવર ફેક્ટર છે તે 100 KVA હાફ લોડ ને ટ્રાન્સફર કરે છે તે હાફ 100 1000 1 થાય છે તેથી 50 10 ની ઘાત 3 વોટ થાય છે તેથી તે સમયે એફીશ્યંસી 99 હતી 99 then 50 10 to the power 3 divided by 50 10 to the power 3 W i અને કોપર લોસ હાફ 2 થશે કારણ કે કોપર લોસ x 2 W c અને x હાફ લોડ છે તેથી x હાફ તેથી હાફ 2 W c તેથી 0 99 W i 0 2475 W c 500 કે જે સમીકરણ 2 છે તેથી 1 અને 2 નું સમીકરણ હલ કરતાં આપણ ને મળશે W i 267 3 વોટ and W c 950 9 વોટ આ આયર્ન લોસ છે અને આ કોપર લોસ છે અને આ જવાબ છે અહીં આગળ તેને હલ કરવાનું છે હું ડબલ ડેશ બનાવું છું તે આ ઉદાહરણ નથી તે સ્વાધ્યાય માટે છે ટ્રાન્સફોર્મરના વોલ્ટેજ રેગુલેશનની ગણતરી કેવી રીતે કરવી કે જેમાં 2 આઉટપુટનો કોપર લોસ હોય છે અને રિએક્ટેન્સ ડ્રોપ 5 હોય છે જ્યારે પાવર ફેક્ટર 0 8 લેગિંગ હોય છે અને 0 8 લીડિંગહોય છે રેગુલેશન ફોર્મ્યુલાના ઉપયોગ કરવા માટે જવાબ આપવામાં આવેલ નથી પરંતુ આ તેને હલ કરવા માટે છે હવે પછી ઉદાહરણ 13 છે અહીં સિંગલ ફેજ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરનું ટર્ન રેશિયો 3 છે k 3 છે પ્રાઇમરી વિન્ડિંગ નો રેસિસ્ટન્સ અને રીએકટન્સ 1 2 Ω અને 6 Ω છે સેકન્ડરી વિન્ડિંગ માટે તે અનુક્રમે 0 05 અને 0 03 Ω છે જો હાઇ વોલ્ટેજ વિન્ડિંગને 230 વોલ્ટ પર સપ્લાય કરવામાં આવે છે અને જો લો વોલ્ટેજ વિન્ડિંગ ને શોર્ટ સર્કિટ કરવામાં આવે તો લો વોલ્ટેજ વિન્ડિંગમાં કરંટ ટ્રાન્સફોર્મર માં ના કોપર લોસ અને અને પાવર ફેક્ટર શોધો તે આપવામાં આવ્યું છે કે હાઇ વોલ્ટેજ વિન્ડિંગ ને 230 વોલ્ટ પૂરા પાડવામાં આવે છે જ્યાં લો વોલ્ટેજ વિન્ડિંગ શોર્ટ સર્કિટ હોય છે લો વોલ્ટેજ વિન્ડિંગ માં કરંટ ટ્રાન્સફોર્મરમાં કોપર લોસ અને પાવર ફેક્ટર શોધવા પડશે પહેલેથી જ ઓપન સર્કિટ ટેસ્ટ અને શોર્ટ સર્કિટ નો આપણે અભ્યાસ કર્યો છે તેથી આ કિસ્સામાં ટર્ન રેશિયો k3 છે હાઇ વોલ્ટેજ સાઈડ એ પ્રાઇમરી છે જે લો વોલ્ટેજ સાઈડ જેને સેકન્ડરી તરીકે નિર્ધારીત કરેલ છે અહીં તે કર્સર પર નજર નાખો તેથી R 1 એ 1 2 Ω છે x 1 6 Ω છે R 2 એ 0 0 Ω છે X2 એ 0 05 Ω છે આ સુધારેલ X2 છે અહીં X2 0 03 Ω છે તેથી અહીં તે બિંદુ ફક્ત 0 થોડો હોલ્ડ કરો તે 0 03 Ω છે હવે તેથી આ કિસ્સામાં હાઇ વોલ્ટેજ બાજુ Re 1 R 1 K 2 R 2 છે જેને હાઇ વોલ્ટેજ બાજુ તરીકે સંદર્ભિત કરવામાં આવે છે હવે સાથે જોયું છે R 1 0 2 Ω છે અને k 3 છે તેથી 3 2 0 05 1 65 Ω અને Xe 1 x 1 K2 2 X2 સાથે 6 3 2 છે આ ખરેખર 0 03 છે તેથી બધા સુધારાઓ કરવામાં આવ્યા છે તેથી 6 27 Ω છે તેથી ઇંપેડન્સ root over Re1 2 Xe 1 2 છે તેથી તે ખરેખર 6 48 Ω આવી રહ્યું છે તેથી હવે હાઇ વોલ્ટેજ વિન્ડિંગ માં સર્કિટ માફ કરશો હાઇ વોલ્ટેજ વિન્ડિંગ માં કરંટ જ્યારે લો વોલ્ટેજ વિન્ડિંગ શોર્ટ સર્કિટ છે તેનો અર્થ શોર્ટ સર્કિટ કરંટ ISC VSC Ze 1 છે તે 30 volt divided by 6 48 આપવામાં આવેલ છે તેથી તે ખરેખર 35 47 એમ્પીયરછે હવે I0 ને અવગણવું તેથી જો I 0 ની ટ્રાન્સફોર્મરમાંથી અવગણના કરો તો I 1 I2 ડેશ સમાન કરંટ 35 47 એમ્પીયરછે હવે લો વોલ્ટેજ વિન્ડિંગ માં કરંટ એ ટ્રાન્સફોરમેશન રેશિયો I2 K I2 ડેશ I2 છે તેથી તે 106 4 એમ્પીયરબને છે તેથી હવે કુલ કોપર લોસ W S C 1 એ I 1 2 Re1 થશે તેથી તે 35 47 2 1 65 છે તેથી તે 2076 વોટ આવી રહ્યું છે અને અહીં બીજી વસ્તુને VSC ISC cos ∅ sc WSC કહે છે મારો મતલબ Vi cos ∅ W સમાન સંબંધ છે તેથી V 230 વોલ્ટ છે કરંટ 35 47 એમ્પીયરછે આપણે cos શોધવાનું છે જે 2076 છે તેથી તે ખરેખર 0 254 પાવર ફેક્ટર પર આવી રહ્યું છે આ ખૂબ જ સરળ વસ્તુ છે માત્ર વસ્તુ એ છે કે જો આપણે વોલ્ટેજ વિન્ડિંગ માં કરંટ જોઈએ તો તે ખરેખર 106 4 એમ્પીયરતદ્દન હાઇ હોય છે તેથી જો સમસ્યા પર નજર નાખો તો જો સિંગલ ફેજ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર તરફ નજર નાખો તો આ તમામ આપેલ પ્રાઇમરી વિન્ડિંગ નો રેસિસ્ટન્સ અને રીએકટન્સ છે અને જો હાઇ વોલ્ટેજ વિન્ડિંગ ને 230 વોલ્ટથી સપ્લાય કરવામાં આવે છે તો લો વોલ્ટેજ વિન્ડિંગ શોર્ટ સર્કિટ કરવામાં આવે તો લો વોલ્ટેજ વિન્ડિંગ માં કરંટ શોધો તેથી લો વોલ્ટેજ વિન્ડિંગ માં કરંટ જુઓ આ ઇરાદાપૂર્વક મેં આ સમસ્યા લીધી તે 106 એમ્પીયરઆવી રહી છે તેથી લેબોરેટરીમાં કરંટ ના આ મૂલ્યને માપવા માટે તે એમીટર ન હોઈ શકે તેથી ઇરાદાપૂર્વક તેને આ રીતે જુઓ તેથી હવે પછી એક સિંગલ ફેઝ 3 KVA ટ્રાન્સફોર્મર છે 230 by 115 વોલ્ટ 50 હર્ટ્ઝ ટ્રાન્સફોર્મરમાં નીચેનો કોંસ્ટંટ R 1 આપેલ છે X આપેલ છે R 2 અને X2 આપેલ છે RC કોલ લોસ કમ્પોનન્ટ રેસિસ્ટન્સ આપવામાં આવેલ છે અને મેગ્નેટાઇઝિંગ કમ્પોનન્ટ રીએકટન્સ આપવામાં આવેલ છે બધું આપવામાં આવ્યું છે હવે જ્યારે ટ્રાન્સફોર્મર ઓપન સર્કિટ અને પછી શોર્ટ સર્કિટ ટેસ્ટ માટે જોડેલ હોય તો આ ઉપકરણ નું માપન શું આવશે બંને ટેસ્ટ માં સપ્લાય હાઇ વોલ્ટેજ બાજુ આપવામાં આવે છે સપ્લાય બંને કેસો માં હાઇ વોલ્ટેજ બાજુ આપવામાં આવે છે ઓપન સર્કિટ ટેસ્ટ V1 230વોલ્ટK ટ્રાંસ રેશિયો 230 અથવા વોલ્ટેજ રેશિયો 2 by 150 2 છે તેથી આ બધી સમસ્યાઓ સિંગલ ફેઝ સર્કિટ માટે હલ કરી શકાય છે તેથી I c V1 R c 383 એમ્પીયરછે સર્કિટ નજીક નથી કારણ કે તે સમજી શકાય તેવું છે અને I m 1 X m છે તેથી 1 15 એમ્પીયરછે તેથી I 0 under root IC 2 I m 2 છે તેથી તે 1 212 એમ્પીયરઆવે છે હવે નો લોડ થી હાઇ વૉલ્ટેજ વિંડિંગ માં ઈન્પુટ V1 I c હશે મતલબ કે નો લોડ સ્થિતી માં ઈન્પુટ તેથી તે 230 0 383 છે તેથી તે મૂળભૂત રીતે 88 09 વોટ અંદાજે 88 વોટ છે હવે તેથી ઇન્સ્ટ્રુમેન્ટ નું રીડિંગ્સ વોલ્ટ મીટર રીડિંગ 230 વોલ્ટ છે એમીટર રીડિંગ 2 એમ્પીયરઅને વોટમીટર રીડિંગ 88 વોટ થશે હવે શોર્ટ સર્કિટ ટેસ્ટ માટે અહીં K 2 છે તેથી Re1 R 1 K 2 R 2 છે તેથી બધી વસ્તુઓ ની ગણતરી કરો તેથી તે 0 66 મળે છે અને અહીં તે Xe 1 X 1 k 2 X2 છે 8 Ω આવે છે હવે Z e1 ની ગણતરી કરો તે 1 037 Ω મળશે હાઇ વોલ્ટેજ વિન્ડિંગ માં ફુલ લોડ કરંટ શોધો આ 3 KVA ટ્રાન્સફોર્મર છે તેથી I 1 3 1000 mm by 230 13 04 એમ્પીયરથશે હવે શોર્ટ સર્કિટ સ્થિતિ હેઠળ VSC વોલ્ટેજ I 1 Z e1 થશે જે હાઇ વોલ્ટ 13 મળે છે કારણ કે શોર્ટ સર્કિટ ટેસ્ટ માટે તેને ખૂબ જ ઓછા વોલ્ટેજની જરૂર પડે છે તેથી VSC 13 5 વોલ્ટ થશે તેથી અને શોર્ટ સર્કિટ સ્થિતિ હેઠળ WSC કોપર લોસ I 1 2 Re 1 થશે તે 112 વોટ આવી રહ્યું છે તેથી ઇન્સ્ટ્રુમેન્ટનું રીડિંગ એ 13 5 વોલ્ટ અને એમીટર રીડિંગ 13 છે અને વોટ મીટર રીડિંગ 13 5 વોટ છે તેથી આ છેલ્લી સમસ્યા છે જે હું ટ્રાન્સફોર્મર માટે માનું છું તે ઓટો ટ્રાન્સફોર્મર છે હવે આ ખૂબ સરળ વસ્તુ છે તેથી 11 5 KVA up on 2 3 KVA સિંગલ ફેજ ઓટો ટ્રાન્સફોર્મર જ્યારે 2 વિન્ડિંગ ટ્રાન્સફોર્મર તરીકે ઉપયોગમાં લેવાય છે ત્યારે 100 KVA નું રેટેડ આઉટપુટ છે હવે જો ટ્રાન્સફોર્મર ની 2 વિન્ડિંગ સીરીજ માં જોડાઈને ઓટો ટ્રાન્સફોર્મર બનાવે તો શક્ય વોલ્ટેજ રેશિયો અને આઉટપુટ શોધી શકે છે તેથી આ સમસ્યા છે તેથી તે કેવી રીતે કરવું તે કેવી રીતે બે જોડાણો શક્ય છે તે અહીં છે અહીં તે ઓટો ટ્રાન્સફોર્મર છે તે આ ભાગ A છે આ ભાગ B છે અહીં કેટલાક ભાગ C છે તેથી આ કરંટ પહેલાની જેમ જ I 1 ની ઉપરની દિશા I2 I 1 છે અને આ કરંટ I2 પાસે જઈ રહ્યો છે BC ભાગ તેથી જો તે 11500 વોલ્ટ છે તો કહો કે આ મારો X2 છે આ અહીં BC ભાગ કર્સર પોઇન્ટ પર જુઓ BCB તે 2300 વોલ્ટ છે જે X2 છે અને AC જે A થી C છે તે 11500 વોલ્ટ છે જો તેને કોઈપણ ટ્રાન્સફોર્મર કહો તો BC આ આટલો 11500 વોલ્ટમાં છે અને AC 2300 વોલ્ટ લીધો છે હવે બીજો 1 કેસ BC 11500 વોલ્ટનો છે તે કિસ્સામાં આ X2 છે આ 1 શક્ય જોડાણ છે બીજો AC 2300 વોલ્ટ લઈ શકે છે BC 2300 વોલ્ટ અને AC 11500 વોલ્ટ સાથે છે હું કહી શકું છું કે આને સાથે 2 જોડાણ શક્ય છે તો હવે માની લો કે પ્રથમ કેસ માટે આ સંબંધમાં જ્યાં X2 11500 જેનો પ્રથમ કેસ છે તેનો અર્થ અહીં આ એક છે BC 11500 X2 અને AC 2300 વોલ્ટ છે તેથી હવે આ કિસ્સામાં 11500 વોલ્ટ છે તેથી V1 ને ઉમેરો એટલે કે ઉમેરો જે માટે A થી B છે તેથી આ કિસ્સામાં તે 11500 2300 1300 13800 વોલ્ટ છે હવે તેથી વોલ્ટેજ રેશિયો K એ 13800 11500 138 by 115 છે અને જેને ટ્રાન્સફોર્મર કહે છે તે રેટિંગ 100 KVA છે તે આપવામાં આવે છે તેથી I2 I 1 X2 100 1000 છે કારણ કે તે KVA છે અને તેને વોલ્ટ એમ્પીયરમાં રૂપાંતરિત કરી રહ્યું છે તેથી I2 I 1 એ 8 7 એમ્પીયરમળે છે ફરીથી V1 V2 I 1 100 1000 થશે તેથી તેના પરથી I 1 43 5 એમ્પીયર મળે છે ફક્ત ઓટો ટ્રાન્સફોર્મર માટે થિયરી જુઓ જે પહેલા થઈ ગયું છે તેથી અહીં I2 8 7 મેળવી શકાય છે આ સમીકરણ 8 પરથી I 1 એ 43 5 મળ્યું તેથી I2 8 7 આ I 1 છે તેથી તે 52 7 એમ્પીયરઆવે છે ઓટો ટ્રાન્સફોર્મરનું KVA રેટિંગ V1 I 1 દ્વારા આપવામાં આવ્યું છે તેથી આ બધુ મૂકતાં 600 KVA આવશે તેથી આ 13800 43 5 છે આ 13800 છે 5 divided by 1000 છે તમને 600 KVA મળશે અથવા જો X2 I 11500 52 7 by 1000 બનાવીએ તો તે 600 KVA મળશે હવે એ જ રીતે ઓટો ટ્રાન્સફોર્મર નું વોલ્યુમ એ 2 વિન્ડિંગ ટ્રાન્સફોર્મર કરતાં 1 1 K ડેશ ગણું છે પરંતુ K ડેશ V1 X2 જે 138 by 115 છે તેથી ઓટો ટ્રાન્સફોર્મરનું વોલ્યુમ કદાચ 1 115 by 138 2 વિન્ડિંગ ટ્રાન્સફોર્મર નું વોલ્યુમછે તેથી ઓટો નું વોલ્યુમ જ્યારે 2 વિન્ડિંગ ટ્રાન્સફોર્મર નું વોલ્યુમ 0 17 હોય છે તેથી આ સિંગલ ફેજ ના ટ્રાન્સફોર્મર નું નિષ્કર્ષ કર્યું છે વસ્તુઓ ખૂબ જ સરળ છે વસ્તુ કે કયા ભાગ માં નજર રાખવી જેમ કે ઓપન સર્કિટ ટેસ્ટ શોર્ટ સર્કિટ ટેસ્ટ ઓટો ટ્રાન્સફોર્મર કે જે 2 વિન્ડિંગ ટ્રાન્સફોર્મર નું સંયોજન છે ઓટો ટ્રાન્સફોર્મર ઇક્વીવેલેંટ સર્કિટ ટ્રાન્સફોર્મેશન એફીશ્યંસી આખા દિવસની એફીશ્યંસી અને યુનિટી પાવર ફેક્ટર લેગિંગ પાવર ફેક્ટર પર વોલ્ટેજ રેગ્યુલેશન અને લીડિંગ પાવર ફેક્ટર તેથી ટ્રાન્સફોર્મર ખૂબ સરળ છે તેથી આગળ પ્રારંભ કરો જે 3 ફેજ ઇન્ડક્શન મશીન છે મારો અર્થ ફક્ત પ્રથમ વર્ષના સ્તરે છે તેથી તે માત્ર એક મૂળ ભાગ છે તેથી 3 ફેજ ઇન્ડક્શન મોટર સાથે પ્રારંભ કરો તેથી તે ખરેખર તે છે જે ખાસ કરીને મૂળભૂત સ્તરે થોડુંક આવરી લેવામાં આવે છે અને જુઓ કે તે કેવી રીતે છે અને આ બનાવતા પહેલા તેને 3 ફેઝ ઇન્ડક્શન મોટર કહે છે હું જ્યારે શરૂઆતમાં કહું છું કે જ્યારે પણ આનો અભ્યાસ કોલેજ માં થાય ત્યારે લેબોરેટરી માં જુઓ કે એક ઓપન ઇન્ડક્શન મશીન વાઉંડ રોટર ઇન્ડક્શન મશીન તેમજ સ્ક્વેરલ કેજ ઇન્ડક્શન મોટર બંને વાઉંડ રોટર તેમજ સ્ક્વેરલ કેજ ઇન્ડક્શન મોટર તે ઓપન વસ્તુઓ છે કે આ સ્ટેટર ભાગ છે અને તે રોટર ભાગ છે કારણ કે અહીંથી આકૃતિ સાથે કદાચ કલ્પનાને આધારે સહેજ ખબર પડી શકે છે પરંતુ લેબોરેટરીમાં ચોક્કસપણે સ્ટેટર ઓપન સ્ટાર્ટર ખુલ્લા ઓપન હોય છે જે આંખો થી જોઈ શકાય છે કે તે શું છે તેથી આ વસ્તુ છે હવે આપણે સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર માટે જઈશું તેથી આશા છે કે તે ઇન્ડક્શન મશીનનો મૂળ સિદ્ધાંત જેનાથી કોઈ મુશ્કેલી થશે નહીં વસ્તુઓ મુશ્કેલ નથી પરંતુ પ્રથમ વર્ષના સ્તરે ફક્ત મૂળ હેતુ છે તેથી 3 ફેજ ના ઇન્ડક્શન મોટર્સ એ ઉદ્યોગમાં મોટે ભાગે જોવામાં આવે છે તેઓ સરળ ઓછી કિંમત સરળ મેંટેનન્સ છે મારો મતલબ એ છે કે ઉદ્યોગમાં મોટે ભાગે તમને ઇન્ડક્શન મોટર્સ જોવા મળશે જ કારણ કે આ વિના ઉદ્યોગમાં કઈ પણ ચાલે તેમ નથી ઔધોગીક મોટર્સ ત્યાં હોય છે તેથી 0 થી ફુલ લોડ માટે આવશ્યક કોંસ્ટંટગતિ હોય છે કેટલીકવાર કોંસ્ટંટગતિ એટલે સિંક્રોનસ ગતિ છે તેથી કેટલીક વાર કહો કે તેને તેને કોંસ્ટંટગતિ છે તેથી 3 ફેજ ના ઇન્ડક્શન મોટરમાં 2 મુખ્ય ભાગો છે 1 એ સ્ટેશનરી ભાગ છે જેને સ્ટેટર કહેવામાં આવે છે બીજો ફરતું ભાગ અથવા ફરતું ભાગ છે તેને રોટર તરીકે ઓળખાય છે તેથી રોટર ખરેખર નાના એર ગેસ દ્વારા સ્ટેટર થી અલગ હોય છે જે મોટરના પાવર ના આધારે 0 4 મિલીમીટરથી 4 મિલીમીટર સુધીની છે તેથી ત્યાં સ્ટેટર અને રોટર વચ્ચે ગેપ જેને એર ગેપ કહે છે તેથી પછીથી જુઓ કે સ્ટેટર માંથી અથવા એર ગેપ દ્વારા રોટર માં પાવર પ્રસારિત થાય છે તેથી હવે સ્ટેટર માં ખરેખર સ્ટીલની ફ્રેમ હોય છે જે સ્ટેક લેમિનેશન ઉપર બનાવેલા હોલો નળાકાર કોડને બંધ કરે છે મારો અર્થ એ છે કે આ ફોટોગ્રાફ મેં મારી પાસે કોઈ પુસ્તકમાંથી લીધો છે અને આ એક ફોટોકોપી લાગે છે જે થોડી કાળી લાગે છે કારણ કે આ ફોટોકોપી અને આ ટર્મિનલ બહાર કાઢવામાં આવ્યું છે તેથી આ ખરેખર સ્ટીલનો ભાગ છે અને તેની અંદર સ્ટીલ સાથે લેમિનેટેડ હોઈ શકે છે અને જ્યારે અંદર જવા માટે તે સ્લોટ્સ હોય છે જ્યાં 3 ફેજ વિન્ડિંગ્સ હોય છે મેં કહ્યું હતું કે લેબોરેટરીમાં સ્ટેટર કેવી રીતે કામ કરે છે અથવા રોટર શું છે તે જોવા માટે પાવર પ્લાન્ટના ઉપયોગના સિંક્રોનસ જનરેટર છે જે પાવર પ્લાન્ટમાં પ્રથમ સિંક્રનસ જનરેટર છે તેવા આ સિંક્રનસ જનરેટરની ડિઝાઇન જોઈશું જે જ્યારે રીપેર થાય છે અથવા તેની સાથે બીજી વસ્તુ હોય છે ત્ત્યારે તે ખૂબ સુંદર લાગે છે પરંતુ કોઈપણ રીતે આ ઇન્ડક્શન મોટર એક નાના કદની છે સિંક્રનસ જનરેટરમાં ખૂબ લાંબી રોટર હોઈ શકે છે કોઈપણ રીતે તેથી આ વિન્ડિંગ કેવી રીતે મુકાય છે તે આ સ્લોટ્સ અને બીજી વસ્તુઓ છે જે ફક્ત આ સૂચનથી હું કહું છું કે લેબોરેટરી માં જુઓ તો સ્ટેટર અને મશીન જ્યારે ઓપન હોય અને બીજા કેટલાક મશીન ઓપન હોય ત્યારે આ બાંધકામ જેવી અનુભૂતિ થાય છે તેથી જોકે સ્ટેટર માં સ્ટીલ ફ્રેમનો સમાવેશ થાય છે મેં કહ્યું કે સ્ટેક્ડ લેમિનેશન્સ થી બનેલા હોલો નળાકાર કોડને જે બંધ કરે છે તે અહીં છે અને આ સ્ટીલ ભાગ છે સરખા અંતરે આવેલા સ્લોટ્સ ની સંખ્યા કે જે લેમિનેશન નો આંતરિક પરિઘ માથી બહાર આવે છે તે સ્ટેટર વિન્ડિંગ માટેની જગ્યા પૂરી પાડે છે તેથી સ્ટેટર વિન્ડિંગ અહીં છે તેથી હું ફરીથી પુનરાવર્તન કરું છું ફક્ત આ વસ્તુ જોવા માટે લેબોરેટરીમાં જુઓ તે 3 ફેજ ની સ્ટેટર છે તેમાં ટ્રાન્સફોર્મરમાં ફ્લક્સ સમય સાથે બદલાતું હતું તફાવત એ છે કે સ્ટેટિક ઉપકરણને ફરતા ઉપકરણ સાથે રૂપાંતરિત કરી રહ્યું છે પરંતુ ટ્રાન્સફોર્મરના કિસ્સામાં ફ્લક્સ સમય સાથે બદલાતું હતું આ કિસ્સામાં સ્ટેટર માં 3 ફેઝિંગ જો વીજળી પૂરો પાડે છે તો 3 ફેજ ની સપાટીનો અભ્યાસ કર્યો છે તેથી 3 ફેજ ના વિન્ડિંગ્સ ત્યાં છે તેથી તે એક 3 ફેજ બનાવે છે જેને રોટેટિંગ ચુંબકીય ક્ષેત્ર કહે છે પરંતુ રોટર અહીં નથી રોટર જુદા બતાવેલ છે તેથી 3 ફેજ ના ચુંબકીય ક્ષેત્રને જલ્દી જ તે બનાવશે કારણ કે જો ટ્રાન્સફોર્મર ના લિકેજ રેસિસ્ટન્સઅને રીએકટન્સ જો અવગણવામાં આવે તો દરેક જગ્યામાં સ્ટેટર વિન્ડિંગ માં વોલ્ટેજ ઇંડ્યુસ થશે તેથી આ 3 ફેજ ના ઇન્ડક્શન મોટરનો પ્રારંભ છે તેથી આ કિસ્સામાં રોટર પંચ્ડ લેમિનેશન થી પણ બનેલો છે આ રોટર વિન્ડિંગ માટે જગ્યા પ્રદાન કરવા માટે રોટર સ્લોટ્સ ની સીરીજ બનાવવા માટે કાળજીપૂર્વક અટવાયેલા છે તેથી અહીં પણ મેં એક પુસ્તક માથી લીધું છે આ ફોટોકોપીને કારણે કાળો લાગે છે તેથી આ ખરેખર સ્ક્વેરલ કેજ મોટર છે તેથી આ એક સ્ક્વેરલ કેજ રોટર છે અને અહીં જે કંઈપણ પ્રકારની વસ્તુઓ જોવા મળે છે તે સ્ક્વેરલ કેજ રોટર છે સ્લોટ્સ ત્યાં છે અને બાર ખરેખર મૂકવામાં આવે છે અને દરેક એક માટે અને આ રોટર ના અંત બંને ખરેખર કોપરથી વેલ્ડિંગ કરવામાં આવે છે કારણ કે આ ક્રોપર થી બને છે તેથી બંને બાજુ એકબીજા સાથે પંચ અને વેલ્ડેદ છે કે તે પોતાની રીતે શોર્ટ સર્કિટ છે તેથી શા માટે પછીથી જોવું તેથી આ સ્ક્વેરલ કેજ રોટર છે હું લેબોરેટરીમાં સૂચવું છું કે ઓપન ઇન્ડક્શન મશીન જુઓ નિશ્ચિતરૂપે તે ત્યાં હશે ત્યાં વધુ સારી વિઝ્યુલાઇઝેશન હોઈ શકે છે તેથી 2 પ્રકારના રોટર વિન્ડિંગ નો ઉપયોગ કરો એક તે પરંપરાગત 3 ફેઝ વિન્ડિંગ ઇન્સ્યુલેટેડ વાયરથી બનેલું છે તે વાઉંડ રોટર ઇન્ડક્શન મોટરમાં સાથે કેટલાક સર્કિટ ડાયાગ્રામ છે બીજો એક સ્ક્વેરલ કેજ વિન્ડિંગ છે જે સ્ક્વેરલ કેજ ઇન્ડક્શન મોટર છે તેથી આખરે બંને બાબતોનું કાર્યપદ્ધતિ નો સિદ્ધાંત સમાન છે અંતિમ કાર્યપદ્ધતિ સિદ્ધાંત સમાન છે પરંતુ વાઉંડ રોટર કેસ સ્લીપિંગ થી જોવાનો છે પછીથી હું સર્કિટ ડાયાગ્રામ સાથે બતાવીશ જે રેસિસ્ટન્સ સાથે જોડાઈ શકે છે તે સમયે અને અંતે જ્યારે તે ધીમે ધીમે રેસિસ્ટન્સ કાપી નાખે છે અને આ બધી વસ્તુઓ એક સાથે શોર્ટ સર્કિટ હોય છે તેથી રોટર ખરેખર ઇન્ડક્શન મશીન માટે રોટર શોર્ટ સર્કિટ કરે છે આ એક સ્વપ્રારંભ છે તેથી કેવી રીતે એક સ્ક્વેરલ કેજ રોટર બેઅર કોપર બાર્સથી બનેલું છે આ બાર્સ જે ડાયાગ્રામ બતાવે છે તે રોટર કરતા થોડો મોટો છે જે સ્લોટ માં ધક્કો મારે છે હું સૂચન કરું છું કે કોલેજ માં આ વસ્તુ ઓપન મશીન છે પછી સરળતાથી સમજી શકાય વિરુદ્ધ છેડા બે કોપર એન્ડ રિંગથી વેલ્ડેદ કરવામાં આવે છે જેથી બધી બાર એક સાથે શોર્ટ સર્કિટ હોય છે તે શોર્ટ સર્કિટ છે સંપૂર્ણ બાંધકામ બાર અને અંતની રીંગ એ સ્ક્વેરલ કેજ જેવું લાગે છે જેમાંથી નામ મેળવવામાં આવ્યું છે પછીથી આ જુઓ નાના અને મધ્યમ કદના મોટર્સમાં બાર અને અંતની રિંગ્સ ડાઇ કાસ્ટ એલ્યુમિનિયમના બનેલા હોય છે જેને ઇન્ટિગ્રલ બ્લોક કહે છે તે બનાવે છે હવે વાઉંડ રોટર કેસ માટે આ સર્કિટ ડાયાગ્રામ જુઓ સાથે પછીથી સ્ટેટર પર સમાન 3 ફેજ ની વિન્ડિંગ છે વિન્ડિંગ સમાનરૂપે સ્લોટમાં વહેંચાયેલું છે અને સામાન્ય રીતે શરૂઆતમાં જોડાયેલ છે ટર્મિનલ્સ 3 સ્લીપિંગથી જોડાયેલા છે જે રોટર થી વળે છે તે સર્કિટ ડાયાગ્રામ સાથે પછી બતાવો તેથી ફરતી સ્લિપ રીંગ અને સંકળાયેલ સ્ટેશનરી બ્રશ આપણને રોટર વિન્ડિંગ સાથે સીરીજ માં બાહ્ય રેસિસ્ટન્સ ને જોડવા માટે સક્ષમ બનાવે છે તેથી બાહ્ય રેસિસ્ટન્સ નો ઉપયોગ મુખ્યત્વે પ્રારંભિક સમયગાળા દરમિયાન સામાન્ય ચાલી રહેલ શરત હેઠળ થાય છે જે ત્રણ બ્રશ શોર્ટ સર્કિટ થયેલા છે સામાન્ય ચાલતી સ્થિતિ હેઠળ 3 બ્રશ શોર્ટ સર્કિટ થયેલા છે તેથી જ્યારે ખાસ કરીને બીજા અથવા ત્રીજા વર્ષના ઇન્ડક્શન મશીન પ્રયોગમાંહોય ત્યારે તે સમયે વાઉંડ રોટર મશીન ચોક્કસપણે જુઓ તેથી તે સમયે લેબોરેટરીના પ્રયોગ સાથે જ્યારે આ જોઈ શકાય છે પરંતુ મને ખાતરી નથી કે પહેલા વર્ષના સમાન પ્રયોગ સાથે કરું કે નહીં તેથી આ વસ્તુ છે પરંતુ જો શુદ્ધ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હોય તો પછી નિશ્ચિતપણે તેને બીજા વર્ષ અથવા ત્રીજા વર્ષના વિદ્યુત મશીન ને લેબોરેટરીમાં જુઓ